હું બહુ ખુશ છું કે તમે સહુએ અર્ધો અભ્યાસક્રમ પૂર્ણ કરી લીધો છે અને બમણી ખુશ છું કે તમે બાકી રહેલ અભ્યાસ શરૂ કરી રહ્યા છો તો આ અભ્યાસ માં પાંચમાં સપ્તાહ માં લેશન નં ૨૧ એ પ્રથમ યુનિટ છે મેં વિચાર્યું કે મારે ખૂબ રસપ્રદ અને યોગ્ય સંદર્ભમાં આ શરૂઆત કરવી જોઈએ અંગ્રેજી પ્રત્યાયન ની તો આ સપ્તાહ માં ખાસ કરીને આ લેશનમાં આપણે સામાન્ય ભૂલો થી શરૂઆત કરીશુ હવે હું તમને અંગ્રેજી ભાષા કૌશલ્ય અને અંગ્રેજીમાં રોજબરોજ ની વાતચીતમાં થતી સામાન્ય ભૂલ વિશે તમારે શું કામ સાવધાની રાખવી જોઈએ એની વાત કરતા પહેલા ચાલો આપણે ગત સપ્તાહ ના અંતિમ લેસનના મુખ્ય મુદ્દાઓ પર નજર નાખીએ આપણે આધ્યાત્મિક કક્ષાના સંદર્ભમાં આકર્ષક બનવા માટે ના ગર્ભિત સવાલ જોયા હતા આધ્યાત્મિક કક્ષાના સંદર્ભમાં સુંદરતા નો અર્થ એવું કંઇક જે ઉંડાણ સુધી પહોંચે એક સેતુ જે બે આત્મા ને જોડે હવે આ અર્થ માં આપણે સહુથી મહત્ત્વ ના ગુણને ઓળખી શકીએ જેમકે સતત જાગૃતિ તેનો અર્થ શું છે તે ક્ષણે ઉપસ્થિત હોવું ભૂતકાળના નિરાશાજનક બોજ થી લદાયા વગર અથવા અજાણ્યા ભવિષ્ય માટે અત્યંત આતુર થયા વિના કેવળ તે ક્ષણે હાજર રહેવું તો જો તમે તમારી જાતને નિશ્ચિંત અને સ્વસ્થ રાખીને તે ક્ષણે તમારી સન્મુખ રહેલી વસ્તુ ને જોઈ શકતા હોય તો તમે સતત જાગૃતિ ની સાધના પસાર થતી પ્રત્યેક પળ માં તમને જીવન સાથે સાંકળી લેતી પ્રત્યેક મિનિટ માં ધ્યાન આપી રહ્યા છો આ સંદર્ભે હું તમને Eckhart Tolle નું ખૂબ પ્રખ્યાત અને ખૂબ અસરકારક પુસ્તક The Power of NowA Guide to Spiritual Enlightenment વાંચવાનું સૂચન કરીશ હું એમ પણ સૂચવીશ કે લોકો સાથે ગાઢ સંબંધ રાખવા માટે શીખવું જોઈએ હવે ગાઢ સંબંધ રાખવા માટે તમારે એમના સુખ દુઃખ ની સાથે તમારા સુખ દુઃખ ને સાંકળી ને આત્મ જાગૃતિ ની જ્યોત પ્રગટાવવા નો પ્રયત્ન કરો જે વ્યક્તિ ની આત્મ પ્રતીતિ અને પરિપૂર્ણતા માટે જરૂરી છે આ કરવા માટે બહુ ઊંચી સાધના કરવી જોઈએખાસ કરીને આ ભૌતિક જગત ના સુખ ની દોટ માં વ્યક્તિએ સાધના ના સોપાન સર કરવા પડે હવે આત્મીય સંબંધો સ્થાપિત કરવા એની પ્રતીતિ કરાવવા જે વસ્તુઓ પૈસા થી નથી મેળવી શકાતી તે મેળવી ને તમારે સ્વયં ઉદાહરણ પૂરું પાડવું પડે તે મહત્ત્વનું છે મેં ઝડપથી એક યાદી બનાવી જે હું ઉમેરી શકુ દા એક બાળક નું નિર્દોષ હાસ્ય તમે પૈસા આપીને બાળક ને એ નિર્દોષ સ્મિત કરવાનું કહેતા નથી અને તેવી જ રીતે આરોગ્ય માટે દા શાંતિથી સૂઈ શકવાની તમારી ક્ષમતા આમ તમારી વફાદાર મિત્રો મેળવવાની ક્ષમતા તમારી શક્તિ અને તમારા સદ્ગુણ પ્રામાણિકપણે આ જ વસ્તુઓ છે જે પૈસા થી ખરીદી શકાતી નથી અને આ જે તમારા જેવી વ્યક્તિ બનાવે છે તમને પ્રિતી પાત્ર બનાવે છે ધ્યાત્મિક સંપર્ક ના છેલ્લા બે મુદ્દાઓ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર અન્ય ને મદદ કરવાની આ સંદર્ભમાં મેં તમને એક નાની વાર્તા કહેલી એ સમજાવવા માટે કે તમે અગર કોઈ નું અહિત કરશો તો તમારું પણ અહિત થશે અને તમે કોઈ નુ શુભ કરશો તો તે જ તમને પાછું મળશે ઘણી બધી રીતે એ તમને પાછું મળશે પણ મુદ્દો એ છે કે એવી અપેક્ષા નહી રાખવાની કે હું કાંઈ કરીશ તો એના વળતર રૂપે મને ઘણું બધું મળશે વાત એ છે કે બદલા ની આશા રાખ્યા વગર લોકો ની મદદ કરવી અને જ્યારે લોકો ને એ પ્રતિત થશે કે આ એવી વ્યક્તિ છે કે જે કોઈ અપેક્ષા વિના કામ કરે છે અને તમે તમારા મનમાં એક પણ અપેક્ષા વગર કામ કરો છો આ વાત આપોઆપ જ તમને ઘણાં સુંદર બનાવી દે છે અને છેલ્લો મુદ્દો જે ગયા લેસન માં કહ્યો હતો તે દોહરાવું છું તે સંદર્ભે હું તમને સલાહ આપું છું કે તમારે સહુએ Pay It Forward નામ નું ચલચિત્ર જોવું જોઈએ એક સરળ વાત જે ખૂબ પ્રચલિત થઇઅને ઘણાં લોકોએ જેના આચરણથી આ વાત વધુ પ્રસારી તે એ કે તમે ત્યારે સારી વસ્તુ પામો છો જ્યારે કોઇ લાભાર્થી તમારા માટે સારી વસ્તુ કરે છે તમારે એ લાભાર્થી ને કોઈ વસ્તુ પાછી આપવાની નથી પણ કોઇ સારી વાત તમારે બીજી કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિ ને મદદ કરવા ની છે જેથી આ પ્રેમ ની સાંકળ સ્નેહ ની સાંકળ મદદ ની સાંકળ તૂટે નહીં અને જો શક્ય હોય તો તમે કદાચ બે વખત કોશિશ કરો ત્રણ વખત કોશિશ કરો તમે મૂળ વ્યક્તિ પાસેથી મેળવ્યું હોય તેનાથી પણ વધુ અને તે મૂળ વ્યક્તિ ને પરત કરવાનો સહુથી સારો રસ્તો છે અને આપણે એક એવી વાર્તા પણ જોઇ હતી જેમાં એવું બતાવવામાં આવ્યુ હતું કે જે વ્યક્તિ અન્ય ને મદદ કરે છે તે તેનો લાભ તેની પોતાની પત્ની દ્વારા રાત્રે જ મેળવે છે વાસ્તવિક જીવનમાં કદાચ આ શક્ય નથી અને જેમ મેં તમને કહ્યું હતું કે કોઈ અપેક્ષા રાખીને લોકો ને મદદ ન કરો પણ તમે એ રીતે જ્યારે જીવવા ની શરૂઆત કરો છો તમે પ્રિય બની રહેવા માગો છો તો ખરેખર આ તેની ચાવી છે તો એને આચરણ માં મૂકવા કોઈ પણ અપેક્ષા વગર નાની નાની વસ્તુઓ થી શરૂઆત કરો અને લાંબા સમય બાદ તમે મોટો ત્યાગ કરવા સમર્થ બનશો લોકો માટે મહાન કાર્યો કોઈ આશા વગર કરો અને આ પ્રક્રિયા માં તમે સ્વયં ખૂબ પ્રસિધ્ધઆકર્ષક અને લોકપ્રિય બની જશો હવે તમારા વ્યક્તિત્વ વિકાસ માં આ થોડી આધ્યાત્મિક અને તત્વજ્ઞાનની વાત છે ચાલો હવે કૌશલ્ય વિકાસ માટે એક વ્યવહારુ પાસા ને જોઈએ તમારા વ્યક્તિત્વ વિકાસ અને ભાષા કૌશલ્ય ની સમૃદ્ધિ માટે અંગ્રેજી ના સંદર્ભમાં વાત કરીએ અંગ્રેજી કૌશલ્ય નો મતલબ અંગ્રેજી ભાષા ને આત્મસાત્ કરવી ખાસ કરીને પ્રત્યાયન ની બાબતમાં તમે કદાચ એવું પણ પૂછો કે મારા વ્યક્તિત્વ ના વિકાસ માટે આ શું કામ કરવાનું હવે એટલું સમજો કે અંગ્રેજી સમગ્ર વિશ્ચ ની સર્વમાન્ય ભાષા છે તે વિશ્ચ ના જુદી જુદી ભાષા બોલનારા ની એક માન્ય ભાષા છે એટલે જ્યાં પણ તમે જાવ તમે ઇંગ્લીશ માં બોલી શકો અને કમ સે કમ તમને જોઈતી પાયાની વસ્તુઓ મેળવી શકો તે જગત ની બારી ખોલી આપે છે એટલે તમે નવી જિંદગી નો અનુભવ લેવા માગતા હો તમે નવા સ્થળ ની મુલાકાત લેવા માગતા હો તમને ભાષા ની જરૂર છે ચાહે તમે પ્રવાસી હો કે વિદ્યાર્થી જે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગતા હો કે વ્યવસાય માટે જે આખા વિશ્ચ મા મુસાફરી કરતા હોય વિશ્ચયાત્રી હોય તમને વાતચીત માટે તેની જરૂર પડશે અને આજે વાસ્તવમાં આપણે મલ્ટિ નેશનલ કંપનીઓ ના આભારી છીએ જેને કારણે આખું વિશ્વ નાનું સંકુલ બની ગયું છે એટલે પ્રત્યાયન ના એ ટેક્નોલોજી નો ફરી એક વાર આભાર પણ જો તમે વાતચીત ના પ્રત્યાયન ના ટેકનોલોજી ના તમામ સ્વરૂપ જૂઓ તો તમને ખ્યાલ આવશે કે તેમાં સંપૂર્ણ પણે અંગ્રેજી ભાષા નો ઉપયોગ થયો છે આમઅંગ્રેજી કોર્પોરેટ ક્ષેત્ર ની મહત્વની ભાષા બની રહી છે અને જો તમે વૈશ્વિક કર્મચારી બનવા માગતા હોય તો અંગ્રેજી નું કૌશલ્ય અનિવાર્ય છે અંગ્રેજી ભાષા વિના કદાચ તમે પ્રાદેશિક સ્તરે કામ કરી શકો પણ જો તમે વૈશ્વિક સ્તરે કામ કરવા માગતા હોય તો અંગ્રેજી ભાષા અને તેની પ્રયુક્તિઓ આત્મસાત્ કરવી રહી ઉચ્ચકક્ષા ના વ્યાવસાયિક અધિકારીઓ ટેકનિકલ ક્ષેત્રના વ્યાવસાયિકો બધા જ અંગ્રેજી ભાષા માં પ્રભુત્વ ની માગણી કરે છે વૈશ્વિક સ્તરે કામ ની હરીફાઈ માં ઊભા રહેવા માટે અને જીવન માં પરિવર્તન લાવવા માટે આ જરૃરી છે હવે જીવન બદલાય છે અને આપણે પહેલાં જોયું તેમ જો તમે જ તમારી જાતને પડકારુપ પરિસ્થિતિ માં મૂકી શકો જો તમે એવું નક્કી કરો કે તમે ભાષા ના એવા સુવિધાજનક વાતાવરણ માં જ રહેશો જ્યાં તમે જે ભાષા બોલો છો તે જ તમારી આસપાસના લોકો બોલે છે અને એવી જ જગ્યાએ કામ કરો છો જ્યાં લોકો તમારી જ ભાષા બોલે છે તો તમારી જિંદગી આગળ ના સોપાન પર નહીં જઈ શકે અને જો તમે પરિવર્તન માટે તમારી જાતને ધક્કો મારો તો જ જિંદગીમાં અપેક્ષિત પરિવર્તન થઈ શકશે જીવન ખૂબ ઉત્સાહિત અને પડકાર રૂપ બની રહેશે અને સાથે સાથે તમને બીજી એક રસપ્રદ વાત આ વ્યક્તિત્વ કૌશલ્ય માં એ છે કે મોટા ભાગના લોકો એવું માને છે કે આ કૌશલ્ય અંગ્રેજી ભાષા કૌશલ્ય ને લાગુ પડે છે લોકો માને છે કે હું જ્યારે એમ કહુ કે હું વ્યક્તિત્વ કૌશલ્ય નો અભ્યાસ કરુ છું ત્યારે હું આ અભ્યાસ ના માધ્યમ થકી હું એવું કાંઈ શીખી રહી છુ કે જે શારીરિક ભાષા શિષ્ટાચાર અને ખૂબ સહજ વસ્તુ ની સૂક્ષ્મતા ને સમજવા નો પ્રયત્ન કરી રહી છું જે તમારા સંદેશા વ્યવહાર ના અભ્યાસ માં ચર્ચાતી નથી પણ સાથે સાથે તેઓ એ સમજે છે કે કોઈ એક અથવા બીજી રીતે તમે તમારી અંગ્રેજી ભાષા ની પ્રયુક્તિઓ પણ શીખી રહ્યા છો કૌઇ પણ રીતે વ્યક્તિત્વ કૌશલ્ય ને અંગ્રેજી ભાષા કૌશલ્ય નું શિસ્ટ સ્વરૂપ સમજવા મા આવે છે ફરી એક વાર હા અને ના હા કારણ બીજી બધી આ વસ્તુઓ ની જેમ આપણે અંગ્રેજી નો ઉપયોગ વાર્તાલાપ માં કરીએ છીએ ના કારણ કે વ્યક્તિત્વ કૌશલ્ય ભાષા કૌશલ્ય કરતા વિશાળ છે તેમ છતાં હું તમને એ કહેવા માગું છું કે પાયા ના વાગ્વ્યવહાર માટે તે એટલું મહત્વ નું નથી મૂળ વક્તા ની ક્ષમતા વિકસાવવા માટે મૂળ વક્તા એ છે કે જે સમજો કે અમેરિકા માં કે યુરોપમાં લંડન માંકે ન્યૂયોર્કમાં અથવા ઓસ્ટ્રેલિયા માં જન્મ્યો છે જ્યાં તે અંગ્રેજી માતૃભાષા તરીકે બોલે છે તો તમારે તેવા ઉચ્ચાર માં બોલવાની જરૂર નથીતમારે એની જેમ બોલવાની કે તેની નકલ કરવાની જરૂર નથી અને તમારે એટલા શબ્દ ભંડોળ વિકસાવવા ની પણ જરૂર નથી પણ કમસેકમ તમારી જાતને ગણનાપાત્ર બનાવવા તમારી રોજીંદી ભાષા ખાસ કરીને તમે અંગ્રેજીમાં વાતચીત કરતા હોય ત્યારે તે સામાન્ય ભૂલો થી રહિત હોવી જોઈએ રોજ ની વાતચીતમાં ઘણી ભૂલો થતી હોય છે ખાસ કરીને આપણે જ્યારે મૂળ વક્તા નથી હોતા અને અંગ્રેજીને આપણી પ્રથમ ભાષા તરીકે માતૃભાષા તરીકે નથી વાપરતા ત્યારે મૂશ્કેલીઓ નો સામનો કરવો પડે છે અને તેની અવગણના કરવાથી તમને કોઈ ફાયદો નથી થવાનો પણ વિશેષ ધ્યાન આપવાથી અને સતત ધ્યાન આપવા થી અંગ્રેજી ભાષા કૌશલ્ય ને એ રીતે વિકસાવી શકશો કે કમસેકમ તમે મુક્ત પણે બોલી શકો અસરકારક રીતે ભૂલો કર્યા વગર બોલી શકો છો જેના થકી તમે લોકો ને ગૂંચવ્યા વગર અથવા તમે કોઈ વિચિત્ર રીતે નહી પણ સ્પષ્ટપણે સરળતાથી બોલી શકો છો જેના થકી લોકો તમને સમજી શકે તો આ એ કારણ છે કે હું તમને આ લેસન શીખવવા માગું છું પછીના લેસનમાં હુ મોટા ભાગની સામાન્ય ભૂલો ની ચર્ચા કરીશ આ માટે હું એક ખાસ વિશિષ્ટ પુસ્તક નો ઉપયોગ જેના વિશે હું તમને અંત માં જણાવીશજે હું ઈચ્છું છું કે તમે ખરીદો અને વાંચો કારણ તેની કિંમત બહુ વધારે નથી પણ પુસ્તક નો પરિચય આપું તે પહેલાં હું ઇચ્છું છું કે તમે તમારી જાતને ચકાસો અને તમારા અંગ્રેજી ના સ્તર ને ચકાસો અને કઈ સામાન્ય ભૂલો તમે કરો છો તે જુઓ તો હું 20 સરળ વાક્યો થી એની શરૂઆત કરું છું તેઓ દસ શબ્દો ની જોડી નો પ્રયોગ કરશે જે સરખા લાગે અથવા તેનો સ્પેલિંગ સમાન છે તેઓ સરખા દેખાય છે પણ તેના અર્થ જુદા છે અને મોટા ભાગે ભારતીય વક્તા ઓ દ્વારા રોજ બરોજ ની વાતચીતમાં આ ભૂલ થતી હોય છે કારણ તેઓ આ શબ્દો વચ્ચે ગૂંચવાઈ જાય છે તમે જો આ શબ્દો ને તેના સંદર્ભમાં સમજવાની કોશિશ કરશો અને કેટલાક ઉદાહરણો યાદ રાખશો તો તમે એ ભૂલ નહીં કરો હવે તમને તાલીમ આપવા માટે હું 20 પ્રશ્ન આપીને આ લેસન પૂર્ણ કરું છું હું તમે એના જવાબ લખો અને તપાસો તેના અર્થ તપાસો ઇરાદાપૂર્વક મેં આ વિડિયો ના અંતમાં તેના જવાબ નથી આપ્યા કે જેથી તમે દોડી ને જવાબ જોઇ આવો અહીં એવું નથી કરવામાં આવ્યું પણ તમે કરી શકો જો તમે ઇચ્છોતમે ડિક્શનરી પાસે જાવ પ્રમાણભૂત ડિક્શનરી જેવી કે કેમ્બ્રિજ અથવા ઓક્ષફર્ડ દ્વારા પ્રકાશિત થયેલી Oxford Learners Dictionary આ બહુજ લોકો દ્વારા વપરાતી માન્યતા પ્રાપ્ત ડિક્શનરી છે Longmans Dictionary પણ ખૂબ સારી છે ઠીક છે કોઈ પણ પ્રમાણભૂત ડિક્શનરી જે તમે વાપરી શકો અને અર્થ તપાસી શકો તો મને કોઈ વાંધો નથી પણ અત્યારે તમે નોટબુક લો અથવા એક કાગળ નો ટૂકડો અને પછી હું તમારી સામે વાંચું છું તમે ત્વરિત જવાબ આપો અને પછી તમારા માર્ક જુઓ બીજા લેસનમાં અને પછી પણ તમે ડિક્શનરી નો ઉપયોગ કરી તમારું સ્વયં પરિક્ષણ કરી શકશો ચાલો કેટલાક સરસ વાક્યો જોઈએ અને તમારું અંગ્રેજી ચકાસીએ તમારે શું કરવાનું છે કૌસ માં આપેલા જવાબ માંથી સાચા જવાબ શોધવાના છે આમાં પ્રત્યેક જોડી માટે બે વાક્યો છે તમારે સાચા વાક્ય ને ઓળખવાનું છે અને ગોઠવવાનું છે એટલે કે આપેલા કૌસ માં થી તમારે એક સાચા શબ્દ ને શોધી કાઢવા નો છે અને બીજા વિડિયો માં આપણે તેના જવાબ શોધી શકીશું અને હું તમને એ સમજાવીશ પણ ખરી introduced cricket in Indiaહવે બે વિકલ્પો આપેલા છે પહેલોEnglish અને બીજોthe English તો તમારે એક વિકલ્પ પસંદ કરીને તમારો જવાબ આપવાનો છે તેને તમારી નોટબુક માં અથવા કાગળ ના ટૂકડા પર લખો ચાલો બીજા વાક્ય પર જઈએ I dont enjoy watching movies તેના જવાબ છે English the English તમને જે સાચું લાગે તે ગોઠવો હવે કોઈ ડિક્શનરી માં જોશો નહીં આ માત્ર તમારા પાયા ના જ્ઞાનને ચકાસવા માટે હતું અને તે માત્ર તમારા માટે જ હતું એટલે તમારે કોઈ ને છેતરવાના નથી આ બાબત માં કોઈ ની સાથે ચર્ચા કરવાની નથી તમે જે જાણો છો તે જ પ્રામાણિક પણે લખવાનું છે ચાલો ત્રીજા શબ્દ પર the game will after the lunch break હવે અહીં બે શબ્દો આપ્યા છે spelling resume હું આ શબ્દ નો ઉચ્ચાર કરવાની નથી હું બીજા વિડિયો માં તેનો ઉચ્ચાર કરીશ જો તમે ઉચ્ચાર જાણવા ઉત્સુક હશો તો એ તપાસો કારણ જો તમને સાચા ઉચ્ચાર ની જાણ હશે તો સાચો જવાબ આપશો ચાલો હવે પછીના વાક્ય પરચોથું Shrutis - - - is so impressive that she will get an interview call from any company ફરી એકવાર બે સમાન શબ્દો resume પાંચમું ખૂબ સરળ વાક્ય I live - in the bungalow Choose from alone lonely છટ્ઠુ ફરી એ જ સરખા શબ્દો પણ તમારે સાચો શબ્દ શોધવાનો છે Hemingway's The Old Man and the Sea it's a small novel The Old Man and the Sea depicts the life of a fisherman સાતમું ફરી શબ્દો ની જોડી પર His - behaviour is very irritating તમારે childish childlike માં થી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને આઠમું Her - beauty appeals to everyone ફરી એક વાર childish અને childlike તમને જે સાચું લાગે તે પસંદ કરવાનું નવ અને દસ હવે પછીની જોડી My got angry when I went late to the school for the third consecutive dayતમારે principle અથવા principal શબ્દ ની પસંદગી કરવાની છે He is a man who lives without any principle principal okay આમ સ્પેલિંગ માં પણ ફરક છે જવાબ આપતા પહેલા વિદ્વાનો અને વિદ્યાર્થીઓ વિ દ્વારા આ સામાન્ય પણે થતી ભૂલ ની નોંધ કરો હવે પછીના બે આમાં પણ હું ઉચ્ચાર નહીં કરું કારણ ઉચ્ચાર થી તમને જવાબ ની કડી મળી જશે અગિયાર He wore a smart - સ્પેલિંગ જુઓ suit અને suite એક e નો ઉમેરો થયો છે આમ મેં તમને કહ્યું તેમ હું ઉચ્ચાર વિશે કાંઈ કહેવાની નથી પણ પછી ના વિડિયો માં હું કહીશ Twelve They booked the family again same two words in the hotel Thirteen The crisis of the 1920's is well known આમાં તમે economic અથવા economical માં થી કોઈ શબ્દ પસંદ કરી શકો તે બીજી જોડી છે અને ચૌદફરીથી આ જ જોડી તમારે પસંદગી કરવાની છે She was in arranging for the wedding party of her daughter કયુ સાચું છે economic કે economical ચાલો હવે બાકી રહેલા છ વાક્ય અને શબ્દો ની ત્રણ જોડી જોઈએ પંદર He has written about his - - experiences in the book ફરીથી હું શબ્દો નો ઉચ્ચાર કરવાની નથી પણ personal અને પછી personnel થોડો તફાવત છે સોળ એ જ જોડી The army were very efficient and brave આ જ જોડી માં તમને જે યોગ્ય લાગે તે શબ્દ પસંદ કરો સતર અઢાર હવે પછીની શબ્દો ની જોડી The pattern of light and dark colours looked beautiful on the bed sheet શબ્દો છે alternate alternative અઢાર The underpass is a good alternate alternative to the main road in case of heavy traffic છેલ્લે પણ હું ઉચ્ચાર નહીં કરું હુ તમને એનો સ્પેલિંગ કહીશ is a beautiful lake in this village Choose from there or their There અથવા their માં થી શબ્દ પસંદ કરો આજ જોડી માંથી યોગ્ય શબ્દ બીજા વાક્ય માટે પણ શોધવાનો છે Due to the festival the workers got pay one week in advance અહીં ફરી there અને their વચ્ચે ની ભૂલ જે ઘણા લોકો કરે છે પણ તમે જુઓ આ 20 માં તમે ક્યાં ઊભા છો ઝડપથી તમારું પોતાનું મૂલ્યાંકન કરવા માટે ઉત્તમ રસ્તો ડિક્શનરી માં તપાસવા નો છે તમને ફરક સમજાઈ જશે અર્થ માટે સમાન ઉદાહરણ જુઓ તો તમને મળી જશે પણ તમે બીજા વિડિયો આવે તેની રાહ પણ જોઈ શકો હું તો એમ કહીશ કે પહેલા કામ કરી લો પછી બીજા વિડિયો પર આવો બીજા વિડિયો પર જઈ જવાબ શોધી અને આ કરવા માટે ન આવો હું ધારું છું કે તમે બરાબર કર્યુ હશે હવે મને સિઝર ચેવાઝ ના ભાષા સાથે સંકળાયેલા સરળ વિધાન સાથે સમાપન કરવું ગમશે તેઓ કહે છે આપણી ભાષા આપણું પોતાનું પ્રતિબિંબ છે વક્તા ના ચારિત્ર્ય તથા તેના વિકાસ નું યથાતથ પ્રતિબિંબ છે તે શેને લાગુ પડે છે જો તમે વિચારતા હો કે વાતચીત માટે મારે આ ભાષા વાપરવી જોઇએ કે તે ચાવેઝ કહે છે કે તમે કોઈ પણ ભાષા વાપરો તે તમારું પ્રતિબિંબ પાડે છે મતલબ કે તમે તમારી જાતને સંપૂર્ણ પણે તમારી ભાષા માં વ્યક્ત કરી શકવા જોઈએ અને તેઓ કહે છે કે એ સાદું પ્રતિબિંબ નથી તે તમારા વ્યક્તિત્વ વિકાસ નું ચારિત્ર્ય નું પ્રમાણ છે ચાહે તે સંસ્કૃતિ ની ભાષા હોય કે શિષ્ટાચાર ની અને તેનો બધો આધાર વ્યક્તિ ના ચારિત્ર્ય તથા તેના વિકાસ પર રહેલો છે આમ આ વિચાર સાથે આ સપ્તાહ માં દ્રશ્ય શ્રાવ્ય લેસનમા હું જે પુસ્તક નો ઉપયોગ કરવાની છું તેના વિશે થોડી વાત કરી લઉં મોટાભાગના શબ્દો જે મેં તમને આપ્યા છે તે ખરેખર આ પુસ્તક ના છે તાજેતરમાં જ પ્રગટ થયેલ ડો સૌમ્ય શર્મા ના આ પુસ્તક નું શીર્ષક Common Errors in English છે તે ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને તે બહુ મોંઘુ પણ નથી માત્ર ૧૮૦ રૂ નું છે તમે ઝડપથી જોઈ લેવા માગતા હો તો જોઇ શકો છો તમે આ પુસ્તક ખરીદી ને પણ તમારા જવાબો તપાસી શકો છો હું તમને ઘણા પ્રશ્નો અને મોટાભાગના ઉદાહરણ આ પુસ્તક માં થી આપવાની છું હું તમને એમ સૂચવુ કે તમે તમારું પોતાનું પુસ્તક ખરીદી લો જેથી રોજિંદા અંગ્રેજી માંથી સામાન્ય ભૂલો નો સમગ્ર પણે ખ્યાલ આવી જાય અને આ પ્રકાર ની ભૂલને જે આપણે વારંવાર કરતા હોય તેને નિવારીને અંગ્રેજી પર પ્રભુત્વ મેળવી શકાય તો મને લાગે છે કે આ સપ્તાહ માં તમારા વ્યક્તિત્વ વિકાસ માં વ્યક્તિ કૌશલ્ય ના ભાગ રૂપે તમારી અંગ્રેજી ભાષા ની પ્રયુક્તિઓ શીખવા ની સારી શરૂઆત કરી છે તમારો દિવસ શુભ રહે તેવી કામના સાથે આ વિડિયો જોવા બદલ આભાર વ્યક્ત કરી ને હું સમાપન કરું છું